પ્રિય સહભાગીઓ બીજા અઠવાડિયાના પાંચમાં મોડ્યુલમાં આપનું સ્વાગત છે પાછલા મોડ્યુલમાં આપણે ચહેરાના હાવભાવનું મહત્વ અને તેઓ કેવી રીતે નવા તકનીકી વિકાસ સાથે જોડાયેલા છે તે જોયું હતું જ્યારથી પિકાર્ડ દ્વારા પહેલી વાર અસરકારક ગણતરી વિભાવના રજૂ કરવામાં આવી હતી ત્યારથી માનવીય ચહેરાના હાવભાવ તેમજ કમ્પ્યુટર દ્વારા તેમની ઓળખએ વ્યાપકપણે અભ્યાસ માટેનો વિષય બની ગયો છે માનવ ચહેરાઓની લાગણીઓને આપમેળે ઓળખવા માટે અસંખ્ય પદ્ધતિઓ અને એલ્ગોરિધમ્સ વિકસિત કરવામાં આવ્યા છે અને તેઓ હજી પણ વૈવિધ્યસભર રીતે વિકસિત થઈ રહ્યા છે ચહેરાના હાવભાવની ઓળખ એ આપણા સૂક્ષ્મ અભિવ્યકિતની સમજણ પર આધારિત છે તે એક રસપ્રદ ભાગ છે સૂક્ષ્મ અભિવ્યક્તિઓ ચહેરાના તે હાવભાવ છે જે આપણા ચહેરા પર ક્ષણિક ભાર આવે છે આ હાવભાવ અડધી સેકન્ડ થી ચાર સેકન્ડ કરતા વધુ રહેતા નથી અને કેટલાક સંશોધનકારો કહે છે કે સૂક્ષ્મ અભિવ્યક્તિની અવધિ તેના કરતાં પણ ઓછી છે ઉદાહરણ તરીકે કેટલાક કહે છે કે તે અડધી સેકંડ થી બે સેકન્ડની અંદર આવે છે જ્યારે કેટલાક વિવેચકોનું માનવું છે કે તે આના કરતા પણ ટૂંકા સમય માટે પ્રગટ થાય છે આપણે અગાઉના મોડ્યુલમાં મેક્રો અભિવ્યકિતનો અભ્યાસ કર્યો છે અથવા જે આપણા ચહેરા પર આવતા સામાન્ય નિયમિત હાવભાવ અથવા સામાન્ય હાવભાવ તરીકે ઓળખાય છે આ અભિવ્યક્તિઓ આપણે જે કહીએ છીએ તે સંદર્ભ સાથે અને આપણા અવાજ સાથે પણ મેળ ખાય છે તે સામાન્ય રીતે લોકો દ્વારા જોઈ શકાય છે અને તેનું મૂલ્યાંકન કરી શકાય છે અને તેથી લોકો આ હાવભાવ વાતચીતના આધારે વ્યક્ત કરે છે તેઓ સામાન્ય રીતે બીજા દ્વારા સમજી શકાય છે અને તેમની પાસે તે હાવભાવને ફરી વખત આપવા સક્ષ્મ છે બીજી બાજુ સૂક્ષ્મ અભિવ્યક્તિ એવી લાગણી પ્રદર્શિત કરે છે જે છુપાવવામાં આવે છે અથવા એવી લાગણી છે જે વક્તા જાહેરમાં વ્યક્ત કરવા માંગતો નથી અને તેથી આ પ્રકારની લાગણીઓ અને હાવભાવ ને બળપૂર્વક દબાવવામાં આવે છે તેની સાથે સાથે સૂક્ષ્મ અભિવ્યક્તિઓને છુપાવવી તે આપણા માટે મુશ્કેલ છે તે પણ સમજવું જરૂરી છે સામાન્ય રીતે સૂક્ષ્મ અભિવ્યક્તિ ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે આપણા અંદર એક સાથે બે લાગણીઓ એકસાથે પરસ્પર ચાલી રહી હોય એક પ્રતિભાવ સ્વૈચ્છિક હોઈ શકે છે અને બીજી અનૈચ્છિક ભાવનાત્મક હોઈ શકે છે આ પ્રતિસાદો વિરોધાભાસી છે ઉદાહરણ તરીકે આપણે અંદરથી ગુસ્સો અનુભવીએ છીએ પરંતુ ચહેરા પર આપણે આનંદ અને પ્રશંસા બતાવવા માંગીએ છીએ તેથી તમે જોશો કે એક ભાવના બીજીને દબાવી રહી છે આ બે લાગણીઓ જાગૃત અને વિરોધાભાસી છે અથવા આપણી અંદર જે પ્રશંસા અને ખુશીની અભિવ્યક્તિ હોય છે તેનું અનુકરણ સૂક્ષ્મ હાવભાવ કરવાનો પ્રયાસ કરશે બીજી તરફ સૂક્ષ્મ હાવભાવ એ આપણી લાગણીની સ્થિતિનું સત્ય ટૂંકમાં દર્શાવી શકે છે કારણ કે તે ક્ષણિકભર ઉત્પન્ન થાય છે અને તેથી વક્તા અને પ્રેક્ષક દ્વારા આવા સૂક્ષ્મ હાવભાવ ને સમજવા તેમજ છુપાવવા વધુ અઘરા છે તેમ છતાં સૂક્ષ્મ અભિવ્યક્તિઓને સમજવી તેમજ તેમને છુપાવવી મુશ્કેલ છે જો આપણે તેને યોગ્ય રીતે સમજી શકીએ તો તે યોગ્ય રીતે ક્રિયાપ્રતિક્રિયા સમજવા માટે મદદરૂપ થાય છે સૂક્ષ્મ હાવભાવને સમજવાની આપણી ક્ષમતા આ જટિલ લાગણીશીલ વિશ્વને સમજવામાં મદદ કરે છે અને અહીં આ વિષય પર એક રસપ્રદ ચર્ચા છે તમારી આસપાસના લોકો શું અનુભવે છે તે વધુ સારી રીતે કેવી રીતે સમજવું જટિલ લાગણીશીલ વિશ્વને સમજવા માટે સૂક્ષ્મ હાવભાવ એ એક ચાવી છે તાજેતરના સંશોધન મુજબ લોકો તેમની કારકિર્દીમાં સફળ કેવી રીતે થાય છે તેના પર લાગણીશીલ બુદ્ધિની અસર પડે છે લાગણીશીલ સંકેત વાંચવામાં સક્ષમ હોવું તે ભાવનાત્મક બુદ્ધિ નો એક મહત્વપૂર્ણ ભાગ છે આ લાગણીશીલ ભાવ તમને અર્થપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા અને સંબંધ વધારવા અને વધુ સારી રીતે વાતચીત કરવા સક્ષમ બનાવે છે સૂક્ષ્મ હાવભાવ શું છે જયારે લોકો જોખમી પરિસ્થિતિઓમાં હોય છે ત્યારે આ છુપાવેલ ભાવનાઓના ચિહ્નો છે જે બહાર આવે છે પરંતુ લોકો આ લાગણીઓને કાબૂમાં રાખવાના પ્રયાસ કરે છે તેઓ સામાન્ય રીતે અડધા થી ઓછી સેકન્ડ દેખાય છે વૈજ્ઞાનિકોએ ભાવનાઓના સાત વૈશ્વિક ચેહરાના હાવભાવ ને નોંધ્યા છે જે જાતિ સંસ્કૃતિ ઉંમર અથવા લિંગ ને ધ્યાનમાં લીધા વિના બધા લોકો સમાન રીતે વ્યક્ત કરે છે તે સંશોધન મુજબ લોકોને આ હાવભાવ ઓળખવા માટે તાલીમ પણ આપી શકાય છે સૂક્ષ્મ હાવભાવ શબ્દ તેમજ તેની પાછળ નો ખ્યાલ અમેરિકન ક્રાઈમ ડ્રામા ટેલિવિઝન શ્રેણીનું શીર્ષક લાઇ ટુ મી દ્વારા લોકપ્રિય બન્યું હતું એક કાર્યક્રમ જે જાન્યુઆરી 2009માં ફોક્સ નેટવર્ક પર ચાલ્યો હતો આ કાર્યક્રમમાં ડોક્ટર કાલ લાઇટમેન જેને પૌલ એકમેન પ્રખ્યાત મનોવૈજ્ઞાનિકનું પાત્ર ભજવ્યું હતું અને તેના સાથીદાર જે લાઇટમેન જૂથ તરીકે ઓળખાતા હતા આ જૂથ એ વિવિધ સમવાયી કાયદા અમલીકરણ સંસ્થાઓના સ્થાનિક પાસેથી અસાઇનમેન્ટ લેતા હતા અને આ જૂથ તપાસમાં મદદ કરતા હતા અને સામાન્ય રીતે તેઓ જુદા જુદા ગુના પાછળના કારણો શોધવા સફળ રહે છે અને કોઈ એક નિષ્કર્ષ પર પહોચે છે તેમની કાર્યપદ્ધતિ ચહેરાની ક્રિયા કોડિંગ સિસ્ટમ તેમજ શરીરની ભાષાના અન્ય પાસાઓ દ્વારા સૂક્ષ્મ હાવભાવનું અર્થઘટન કરવાની છે 'લાઇ ટુ મી' એ રસપ્રદ રીતે કાલ્પનિક અસરકારક પાત્ર કેલ લાઇટમેનની કાળજીપૂર્વક પસંદ કરેલ ટીમ નુ વિશિષ્ટ કાર્ય દર્શાવેલ હતુ અને આ કાર્યક્રમમાં આ ટીમ સંપૂર્ણ વિજ્ઞાનની મદદથી સૂક્ષ્મ હાવભાવને ઓળખીને ગુના ઉકેલમાં પારંગત છે તેવું જોઈ શકાય છે V કાર્યક્રમના લીધે લોકોમાં સૂક્ષ્મ હાવભાવની લોકપ્રિયતા વધી હતી આંખો ખેચાવી તેથી તેના નીચલા હોઠ ઊંચા થાય છે મોટાભાગના લોકો તેની નોંધ લેતા પણ નથી ડોક્ટર કાલ લાઇટમેન એ બધું જણાવે છે જેટલું જાણવાની જરૂર છે શું તમે કોઈ ગુનાને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છો ના ખરેખર છેતરપિંડીની શોધ કરવામાં તે વિશ્વનો મુખ્ય અધિકૃતવ્યક્તિ છે રાષ્ટ્રપતિએ નિશ્ચિત રીતે કીધું કે તમને ખબર છે તમે ક્યારેય તમારા કાર્ય માં જૂઠું બોલો છો એ હું કહી શકું છું અને તેમનાં નિષ્ણાતોની ટીમથી તેઓએ ગુનાઓને ઉકેલવાનું સંપૂર્ણ વિજ્ઞાન બનાવ્યું તમે તમારા શ્વાસ રોકી રહ્યા છો એનો અર્થ કે તમે કંઈક છુપાવી રહ્યા છો બે ઘડી ખમે છે જો તમે જૂઠું બોલી રહ્યાં હશો તો હું જાણી જઈશ પરંતુ તમે શા માટે જુઓ છો તેમ છતાં માનવ ચહેરા પર લાગણીઓના હાવભાવનો અભ્યાસ વિવિધ માનવસશાસ્ત્રી અને વર્તણૂકીય વૈજ્ઞાનિકોના અભ્યાસ કાર્યક્રમોનો એક ભાગ હતો જેમણે વાતચીતના અશાબ્દિક પાસાઓ અભ્યાસ કર્યો હતો આ સૂક્ષ્મ હાવભાવનો ખ્યાલ 1966માં બે વિદ્વાન મનોચિકિત્સક ઈએ હેગાર્ટ અને કે એસ આઇઝેકસ K S Isaacs દ્વારા માઈક્રો મોમેન્ટરી ફેશિયલ એક્સપ્રેસન એઝ ઈનડીકેર્ટસ ઓફ ઈગો મિકેનીઝમસ ઈન સાયકોથેરાપી નામનું પેપર પ્રકાશિત કર્યું હતું તેમાંથી પ્રગટ થયો હતો તેઓ માનસિક ઉપચાર લઈ રહેલા યુગલોને જુદી જુદી ફિલ્મો બતાવી રહ્યાં હતાં ત્યારે તેઓ વર્તણૂકને નોંધી રહ્યા હતા અને તેઓએ નોંધ્યું હતું કે અમુક વર્તણૂક એવી છે કે જે એટલી ઝડપથી થાય છે કે તેમને નરી આંખે પકડવું મુશ્કેલ હતું તેઓ ફિલ્મો ધીમી કરીને જોઈ રહ્યા હતા ત્યારે તેઓ માનવીય વર્તનના આ પાસાને નજીકથી જોયા હતા તેઓએ નોંધ્યું છે કે અમુક હાવભાવ એવી રીતે ઉત્પન્ન થાય છે કે આપણે તેને જોઈ શકીએ એ પહેલા જ જતા રહે છે આવા હાવભાવને સૂક્ષ્મ ક્ષણિક ચહેરાના હાવભાવ તરીકે ઓળખાવ્યું છે પછી આપણે જાણ્યું કે પોલ એકમેનને તેના પોતાના અલગ સંશોધનમાં પણ તે જ તારણો અને સમાન વર્તણૂકો સામે આવ્યા હતા જ્યારે તે છેતરપિંડીનો અભ્યાસ કરી રહ્યા હતા તે પણ આ સૂક્ષ્મ હાવભાવ તરફ સજાગ બન્યા અને તેમણે આ શબ્દ આપ્યો આ શબ્દ તેમના પુસ્તક ટેલિંગ લાઇઝ ક્લુઝ ટુ ડિસેટ ઇન ધ માર્કેટપ્લેસ પોલીટીક્સ એન્ડ મેરેજ માં Telling Lies Clues to Deceit in the Marketplace Politics and Marriage સામેલ કરવામાં આવ્યો હતો જે શરૂઆતમાં 1985માં પ્રકાશિત થઈ હતી પરંતુ સુધારેલી આવૃત્તિ 2009માં આવી હતી અને 2009ની આવૃત્તિમાં જ તેણે તારણો સામેલ કર્યા જેને તેમણે સૂક્ષ્મ હાવભાવ તરીકે ઓળખાવ્યા છે પૌલ એકમેનનું કાર્ય એક નવા અભિગમ તરફ લઈ જનારું કાર્ય છે અને તે આપણી ભાવનાઓ અને કપટી વર્તણૂકના સંકેતોની પણ જાણકારી આપે છે આ પુસ્તકમાં એકમેન એ શોધ્યું છે કે છેતરપિંડી વિવિધ આંતરરાષ્ટ્રીય જાહેર વ્યક્તિઓની વ્યૂહરચના છે ઉદાહરણ તરીકે એડોલ્ફ હિટલર અને રિચાર્ડ નિક્સન અને એકમેનએ મેક્રો અને સૂક્ષ્મ હાવભાવના તફાવતને સમજવા માટે કેટલાક નાના નાના ગુનેગારો તેમજ વ્યભિચારી સહિત વિવિધ ખાનગી વ્યક્તિઓના કપટભર્યા વર્તન પર પણ ધ્યાન આપ્યું હતું તેમનો અભ્યાસ વર્ણવે છે કે કેવી રીતે ભિન્ન સ્વરૂપમા ખોટુ બદલાય છે અને અન્ય પ્રકારની ખોટી માહિતી થી અલગ હોઈ શકે છે તેમણે નજીકથી જોયું કે વ્યક્તિની બોડી લેંગ્વેજ Body language અવાજ ખાસ કરીને ચહેરાના હાવભાવ કેવી રીતે ખોટું બોલવામાં મદદ કરે છે અને સૂક્ષ્મ હાવભાવ પ્રત્યે જે લોકો સંવેદનશીલ હોય છે તે જૂઠાને સમજી શકે છે જોકે લોકો હજુ પણ ઘણી વખત પ્રોફેશનલ વ્યક્તિ તપાસથી બચી શકે છે પોલીસ અધિકારીઓ દ્વારા ન્યાયાધીશો દ્વારા અન્ય ઘણા કાયદા અમલીકરણ એજન્ટ દ્વારા તપાસથી છટકી શકે છે અને જૂઠ પકડવાના યંત્ર થી પણ છટકી શકે છે સૂક્ષ્મ હાવભાવ દરેકમાં જોવા મળે છે જો કે જેમ આપણે પહેલા ચર્ચા કરી છે તેમ તેઓને છુપાવવું અશક્ય છે અને તે અજાગૃત રૂપે થાય છે આપણે તે હાવભાવને અટકાવી શકતા નથી અને આ હાવભાવ કેવી રીતે ઉત્પન થાય છે તે શોધતા શીખવું એ ભાવનાત્મક બુદ્ધિ માટે જટિલ છે તેમજ અન્ય લોકોની વર્તણૂકમાં છેતરપિંડી સમજવી તે પણ અઘરું છે આપણને આ સૂચિ મેક્રો અને સૂક્ષ્મ હાવભાવ વચ્ચેનો તફાવત આપે છે મેક્રો હાવભાવ તે છે જેને આપણે સ્પષ્ટ અથવા સામાન્ય ચહેરાના હાવભાવ સમજીએ છીએ તેની સરખામણીમાં સૂક્ષ્મ હાવભાવનું ઘણીવાર ખોટું અર્થઘટન કરવામાં આવે છે અથવા સમજવામાં ચૂકી જવાય છે દરેક વ્યક્તિ મેક્રો અને સૂક્ષ્મ હાવભાવ વચ્ચેનો તફાવત બતાવી શકતી નથી અને સૂક્ષ્મ હાવભાવનું મહત્વ અથવા અર્થ ગુમાવી શકે છે મેક્રો હાવભાવ અમુક સેકંડ સુધી રહે છે જેથી આપણામાંના મોટા ભાગના લોકો માનવ ચહેરા પરની અભિવ્યક્તિને સરળતાથી સમજી શકે છે તેની સરખામણીમાં સુક્ષ્મ અભિવ્યક્તિ એક સેકંડના અપૂર્ણાંકમાં થાય છે અને તેથી તેને સમજવું મુશ્કેલ છે મેક્રો અભિવ્યક્તિઓ સંદર્ભ સાથે મેળ ખાય છે અને આપણા ચહેરાના હાવભાવ દ્વારા તે જ વિચાર ને વ્યક્ત કરે છે જેને આપણે આપણા શબ્દોની સહાયથી વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તે અવાજના સ્વર સાથે પણ મેળ ખાય છે જો કે સૂક્ષ્મ અભિવ્યક્તિઓ અજાણતાં છુપાયેલ લાગણીને પ્રદર્શિત કરે છે સૂક્ષ્મ અભિવ્યક્તિઓને સમજવુંએ આપણા રોજિંદા જીવનમાં ફાયદાકારક છે બોડી લેંગ્વેજને સમજવાથી આપણને બીજી વ્યક્તિનો સાચો ઉદ્દેશ સમજવામાં મદદ મળે છે સૂક્ષ્મ અભિવ્યક્તિઓ અને તેની સમજણ આ કુશળતાને આગળ ધપાવે છે સૂક્ષ્મ અભિવ્યક્તિઓ લાગણીઓને વ્યક્ત કરવા જેવું છે તે વ્યક્તિની ભાવનાત્મક સ્થિતિમાં મન મૂંઝવણમાં હોય છે તે પ્રતિબિંબિત કરે છે અને તેથી તેઓ બીજી વ્યક્તિ વિશેની આંતરિક ભાવનાત્મક અશાંતિને દર્શાવવા માટે માર્ગ તરીકે કાર્ય કરે છે આ હાવભાવનું વ્યક્ત થવું એ ચહેરાના એક ક્ષેત્રમાં ખૂબ જ સૂક્ષ્મ રીતે અથવા ખૂબ જ ઝડપી અભિવ્યક્તિના રૂપમાં પ્રતિબિંબિત થઈ શકે છે જે આખા ચહેરા પર ફેલાઈ શકે છે પરંતુ તે આપણી ભાવનાત્મક જાગૃતતા માં વધારો કરે છે અને કોઈ ખોટું બોલતું હોઈ તે વિશે આપણને જાગૃત કરે છે અને જે મૌખિક વાતચીતની જેમ હોતું નથી સૂક્ષ્મ હાવભાવ માં કેટલીક વૈશ્વિકતા જોવા મળે છે એ નોંધવું રસપ્રદ છે કે પૌલ એકમેનએ તેના તાલીમ કાર્યક્રમો પણ શરૂ કર્યા હતા તેમણે એક કલાકનો સ્વ સૂચનાત્મક કાર્યક્રમ વિકસિત કર્યો છે જે લોકોને સૂક્ષ્મ અભિવ્યક્તિઓનું નિરીક્ષણ અને સમજવાની તાલીમ આપે છે જ્યારે તે સૂક્ષ્મ અભિવ્યક્તિઓને સમજવામાં મદદરૂપ અને ફાયદાકારક છે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે આપણા ચહેરા પરના હાવભાવ નાના હોય કે મોટા તે કોઈ ચોક્કસ સંદર્ભમાં એક શબ્દ જેવા જ છે એક શબ્દનો જુદો જુદો અર્થ હોઈ શકે છે અને કોઈ શબ્દનો અર્થ યોગ્ય રીતે મૂકવા માટે આપણે આ સંદર્ભને સંપૂર્ણ રીતે સમજવો પડે છે અને તેથી જ્યાં સુધી સૂક્ષ્મ હાવભાવ અથવા અન્ય મેક્રો હાવભાવ સાથે સંબંધિત છે ત્યાં સુધી આપણે વધુ વિશ્લેષણ ન કરવું જોઈએ સૂક્ષ્મ હાવભાવ ને વિવિધ રીતે વર્ગીકૃત કરવામાં આવી છે મોટા ભાગે તે ત્રણ જૂથોમાં વહેંચી શકાય છે ઉત્તેજીત તટસ્થ અને માસ્ક હાવભાવ સામાન્ય રીતે ઉત્તેજિત હાવભાવ એ સૂક્ષ્મ અભિવ્યક્તિના અભ્યાસ કરેલ સ્વરૂપો છે તે વાસ્તવિક ભાવના સાથે સંકળાયેલ નથી તે ઈફ્ફેક્ટ ડિસ્પ્લે જેવું છે આવા હાવભાવ ટૂંકા ચમકારાની જેમ જ દેખાય છે અને તરત જ ચહેરો સામાન્ય સ્થિતિમાં પાછો આવી જાય છે જ્યારે વાસ્તવિક હાવભાવ દબાવવામાં આવે છે અને ચહેરો તટસ્થ રહે છે ત્યારે તટસ્થ હાવભાવ બને છે આ પ્રકારના સૂક્ષ્મ હાવભાવનું સરળતાથી અવલોકન કરી શકતું નથી કેટલાક લોકો તેનું અવલોકન કરવામાં સંપૂર્ણ રીતે ચૂકી જાય છે માસ્ક હાવભાવ એ હોય છે જ્યારે વાસ્તવિક હાવભાવ એ બનાવટી હાવભાવ દ્વારા સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે માસ્ક હાવભાવ પણ સૂક્ષ્મ હાવભાવ જ છે જેનો હેતુ જાગૃતપણે અથવા અર્ધજાગૃતપણે છુપાયેલા રહે છે ચહેરા પરના સૂક્ષ્મ હાવભાવ સફળતાપૂર્વક સમજવાની ક્ષમતા ખૂબ ઓછા લોકોમાં છે સંશોધનકારો આપણને કહે છે કે વસ્તિમાના લગભગ 3 જ આ ક્ષમતા ધરાવી શકે છે સૂક્ષ્મ હાવભાવ સ્વૈચ્છિક અને અનૈચ્છિક રીતે પણ નિયંત્રિત કરી શકાય છે કેટલીકવાર ચહેરાના હાવભાવ પણ નિયંત્રિત કરી શકાય છે કેટલાક લોકો તેના હાવભાવ નિયંત્રિત કરવાની ક્ષમતા સાથે જન્મે છે ઉદાહરણ તરીકે કેટલાક રોગ વિજ્ઞાન વિષયક જૂઠ્ઠા છે જયારે બાળક હોય છે ત્યારે નાના જૂઠું બોલવામા સક્ષમ હોય છે અને પછી તેમાં કુશળતા વિકસાવે છે જ્યારે કેટલાક અન્ય લોકોને તેમના સૂક્ષ્મ હાવભાવ નિયંત્રિત કરવાની તાલીમ આપવામાં આવે છે જો કે સરેરાશ આપણને લાગે છે કે આપણા જેવા વ્યવસાયોમાં સૂક્ષ્મ હાવભાવનું નિયંત્રણ ખૂબ મુશ્કેલ છે લોકો ભાવના અને હાવભાવનું અનુકરણ કરી શકે છે અને તેઓ એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે કે તેઓ લાગણી અનુભવે શકે છે જ્યારે ખરેખર તેઓ તેનો અનુભવ કરી શકતા હોતા નથી કોઈ વ્યક્તિને ડર લાગે છે તેવા હાવભાવ દર્શાવી શકે છે જ્યારે હકીકતમાં તેમને ડર નથી લાગતો હોતો અથવા તો કદાચ તેઓ એક અલગ ભાવના અનુભવતા હોઈ શકે છે એકમેન જે અન્ય શબ્દનો ઉપયોગ કરે છે તે સ્ક્વેલ્ચ હાવભાવ છે તેનો અર્થ એ છે કે જ્યારે કોઈ તાત્કાલિક હાવભાવ બદલે ત્યારે તે હાવભાવ તરત જ ઘટે છે તે નોંધવું મહત્વપૂર્ણ છે કે સૂક્ષ્મ હાવભાવ એ વેગ પરિમાણોના સંદર્ભમાં સંપૂર્ણ છે પરંતુ સંશોધન બતાવે છે કે સ્ક્વેલ્ચ હાવભાવો લાંબા સમય સુધી ચાલતા નથી આપણે જુદા જુદા કારણો ને લીધે આપણા ચહેરાના ભાવનાના હાવભાવને નિયંત્રિત કરવાનું શીખીએ છીએ ઉદાહરણ તરીકે સામાજિક સાંસ્કૃતિક સંમેલનો અથવા વ્યક્તિગત નિયમો જે પરિવારમાં અથવા સમાજના નાના ભાગોમાં માનવામાં આવે છે દાખલા તરીકે ઘણા સમાજ યુવાન છોકરા અને છોકરીઓમાં ચોક્કસ વર્તન કરવાનું કહેવામાં આવે છે કેટલાક સમાજ આ વિચારને પ્રોત્સાહિત કરે છે કે અમુક સમાજ નાના છોકરાઓને રડવું નહિ અથવા ડરેલા ન દેખાવા માટે પ્રોત્સાહિત કરે છે તેવી જ રીતે છોકરીઓને મોટેથી વાત ન કરવા અથવા આક્રમકતા ન બતાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે તદુપરાંત અન્ય નિયમો હોઈ શકે છે જે વધુ વ્યક્તિગત માનવામાં આવે છે ત્યાં પસંદગીઓ અથવા ચોક્કસ વ્યક્તિગત પરિવારોની અલગ પ્રકૃતિ અથવા નાના સામાજિક સંમેલન નું ઉત્પાદન હોઈ શકે છે ઉદાહરણ તરીકે કુટુંબમાં બાળકોને ક્યારેય તેના પિતા તરફ ગુસ્સે થી ન જોવા અથવા નિરાશ થવા પર ઉદાસી ન દર્શાવવાનું શીખવવામાં આવે છે આ નિયમો ભલે તે સાંસ્કૃતિક હોય કે વ્યક્તિગત સામાન્ય રીતે ખૂબ જ નાની ઉંમરે શીખવામાં આવે છે ઉદાહરણ તરીકે સંશોધનકારો જણાવે છે કે જાતિનું અનુકુલન બાળક ત્રણ વર્ષની વય પૂર્ણ કર્યા પહેલા જ શીખે છે તેથી ચહેરાના હાવભાવનું નિયંત્રણ આ સમાજ અને કુટુંબના વાતાવરણીય સૂચનો આપમેળે કરવામાં આવે છે તે અર્ધજાગૃત રીતે સ્વચાલિત થાય છે અને તેથી આ શીખેલી વર્તણૂક આપણે આપણા ચહેરા પરની ભાવનાઓના હાવભાવને નિયંત્રિત કરતા શીખવે છે અહીં અમે 'ઇમ્પેક્ટ' ફિલ્મનો એક ખૂબ જ રસપ્રદ વિડિયો બતાવી રહ્યા છીએ તે સૂક્ષ્મ હાવભાવ અને શરીરની ભાષાનું વિશ્લેષણ છે જેમાં ત્રણ લોકોનું પ્રેરણાદાયક નિરૂપણ છે અને તે કેવી રીતે પોતાને પરિવર્તિત કરી અને તેમની પરિસ્થિતિઓ માંથી બહાર નીકળવા માટે સક્ષમ બનાવે છે એવા ઘણા દ્રશ્યો છે કે જ્યાં ત્રણ ગ્રાહકોએ તેમના ઉત્પાદનોની સાથે વાટાઘાટો કરી અને તેની વસ્તુઓનું વેચાણ કરે છે અથવા તેઓ વાતચીતમાં લાભ મેળવવાનો પ્રયત્ન કરશે અને તેમના સૂક્ષ્મ હાવભાવનો ઉપયોગ કરીને અને શરીરની ભાષાની વિવિધ વ્યૂહરચના નો ઉપયોગ કરીને તેઓ તે કરવામાં સક્ષમ છે આ વિશિષ્ટ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે ગ્રાહક માંથી એક મેગન ત્રણ રોકાણકારો રોકાણ કરે તે માટે થી પ્રયાસો કરે છે તમે અહીં રોકાણકારોના ચહેરા પર ફક્ત બે હોઠ ઉપરની તરફ જતા જોઈ શકો છો તે એક સામાન્ય સ્મિત છે અને કારણ કે બંને હોઠના ખૂણા સમપ્રમાણ રીતે ઉપર તરફ જાય છે તેનો અર્થ એ કે તે વાસ્તવિક ખુશી છે જો તમે ધીમી ગતિ માં નિકટતા સાથે જોશો તો તે આ રીતે દેખાય છે બરાબર બે હોઠના ખૂણા સહેજ ઉપર તરફ જાય છે અને પછી વધુ તમે જાણો જ છો કે તે એક વાસ્તવિક સ્મિત છે આ આપણે એક સરળ ખુશીના હાવભાવ જોયા બીજા અમુક હાવભાવ જોઈએ તમે અહીં જે બન્યું તે જોઈ શકો છો જે હોઠ દબાવવામાં આવે છે અને તે તેના ક્રોધનો સ્ત્રોત છે તેથી જ આ દબાયેલા હોઠ ક્રોધનો અર્થ છે અને પછી તે તેના માથાને હલાવે છે પરંતુ તે સૂક્ષ્મ હાવભાવ નથી તેના કરતાં કંઈક વધુ છે ચહેરાને હલાવતા પહેલા તેના ચહેરાની જમણી બાજુ આ નાનકડી ખેંચ તમે જોવો છો ના તે સ્વીકારવું અને ચડિયાતું હોવાના હાવભાવ દર્શાવે છે તે જે સાંભળે છે અને જુએ છે તે ગમતું નથી તેથી અહીં તેને યોગ્ય લાગે છે કે એ ક્રોધ અને સ્વીકારવાનો ભાવનુ સંયોજન દર્શાવવું ચાલો નજીકથી ધીમી ધીમી ગતિએ એક નજર કરીએ આ દબાયેલા હોઠ અને સાઇટ પરની કન્ટેન્ટ છે તેથી આ થોડું વળેલું જમણી બાજુની આ નાનકડી હિલચાલ હું ફરીથી વિડીયોને આગળ પાછળ કરીશ જુવો આ કન્ટેન્ટ છે આ રીતે તમે તેને જોઈ શકો છો તમે તેને અત્યારે આ ક્ષણે ખૂબજ નાનામાં જુઓ છો અને તે રીતે તમે જોઈ શકો છો કે ક્રોધ અને કન્ટેન્ટ છે પોલ એકમેન તેના સંશોધન માં દાવો કર્યો છે કે સૂક્ષ્મ હાવભાવ જૂઠાણું શોધવા માટે સૌથી આશાસ્પદ સંકેત છે અહીં જે ખાસ ચિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું છે જેમાં ભાવનાઓનું પ્રદર્શન વાસ્તવિક છે જ્યારે બીજા ચિત્રમાં તે ખોટું પ્રદર્શન કરે છે એક સાચા હાવભાવ અને જૂઠાણાની તપાસ વચ્ચેનો તફાવત એ ભાવના કે લાગણી દ્વારા શોધી શકાય છે સૂક્ષ્મ હાવભાવ દ્વારા એક મનનો વિચાર વિવિધ ક્ષેત્રોમાં લાગુ પાડી શકાય છે ઉદાહરણ તરીકે તે તબીબી નિદાનમાં મહત્વનું છે રાષ્ટ્રીય સલામતી માટેના સમકાલીન સમયમાં જોખમો તેમજ સમાન અન્ય પરિસ્થિતિઓને સમજવા માટે પણ મહત્વનું છે આ સંશોધનની શક્યતા વિવિધ ક્ષેત્રના લોકોને આ ક્ષેત્રમાં પ્રવેશવા અને વિવિધ ક્ષેત્રોમાં તેનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે આ મોડ્યૂલમાં મેં વારંવાર પોલ એકમેનના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે જે અશાબ્દિક વાતચીતની ભાવનાઓના સંશોધન નિષ્ણાત છે હું આ વિશેષ નાનો વિડિયો પ્રદર્શિત કરીને આ મોડ્યુલનું સમાપન કરું છું જેમાં પૌલ એકમેન અમેરિકન અભિનેતા કેટો કાઈલિન્સ ની સૂક્ષ્મ હાવભાવનું વિશ્લેષણ કરી રહ્યા છે અને આ અભિનેતા દ્વારા કેવી રીતે અણગમો અને તેના વિરુદ્ધના હાવભાવ પ્રદર્શિત થાય છે તેનું વિશ્લેષણ કરી રહ્યા છે તેથી તમે જોવા જઈ રહ્યા છો કે કટોન કૈલીન જે યુ સિમ્પસન ના ઘરના મહેમાન છે જેને માર્ગરેટ ક્લાર્ક દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે જે એક જિલ્લા વકીલ છે 1993ના વર્ષના અંતે તે પૌલા બાર્બીરીને ડેટિંગ કરી રહ્યા હતા કરી રહ્યા હતા ને અને તે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કે હું ખરેખર કેવું અનુભવું છું કે તે ખૂબ ગુસ્સે છે અને જ્યારે તે ખૂબ જ ઝડપી સૂક્ષ્મ હાવભાવ જેવા કે અણગમો ક્રોધ તિરસ્કારનો ભાવ બતાવે છે પરંતુ તે મારા કરતા વધુ ઝડપથી કરે છે કારણ કે તે એક સૂક્ષ્મ હાવભાવ છે મિસ્ટર કૈલીન તમને વર્તમાનમાં કરેલા તમારા કામ માટે ઘણા પૈસા મળી ગયા છે મળી રહ્યા છેને તમે જે જોઈ રહ્યાં છો તે અણગમો ક્રોધ નાક પર કરચલીઓ પડવી ઉપર ના હોઠ ને ઉંચો કરી તાણવો આ બધાનું સંયોજન છે તેથી આજે આપણે સૂક્ષ્મ અને મેક્રો ચહેરાના હાવભાવ વચ્ચેના તફાવત વિશે ચર્ચા કરી છે અને આપણા આંતરવ્યક્તિત્વ વર્તણૂકમાં સૂક્ષ્મ હાવભાવ ને સમજવાનું મહત્વ શું છે તે સમજ્યું આગલા મોડ્યુલમાં આપણે તેના સ્મિતના હાવભાવ તેમજ આપણા કપાળના સૂચિત અર્થઘટનો વગેરે પર ધ્યાન આપીશું તમારો આભાર